પ્રિય સહભાગીયો તમારું સ્વાગત છે આ મોડ્યુલમાં આપણે ઓક્યુલેસિક્સ અથવા આંખોની ભાષા સાથે જોડાયેલા વિવિધ પાસાંઓની ચર્ચા કરીશું આંખોએ આપણા શરીરનો સૌથી વધારે સુસ્પષ્ટ હાવભાવ દર્શાવનાર ભાગ છે ઓક્યુલેસીક્સએ આપણી વાતચીતમાં આંખોના ઉપયોગનો અભ્યાસ કરે છે આપણી લાગણીઓના સાચા અર્થઘટન માટે ઘણીવાર આપણી આંખો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે તેઓને આપણા આત્માની બારી તરીકે ઓળખવામાં આવે છે આંખો સાથે સંબંધિત દરેક ભાષામાં વિવિધ રૂઢિપ્રયોગ છે ઉદાહરણ તરીકે આંખો બનાવવી બાજ નજર તરકટી નજર વગેરે આંખો વાતચીત કરે છે અને કેટલીક વાર તમે જોશો કે જે આંખો દ્વારા વાતચીત કરવામાં આવે છે તે સૌથી વધુ અધિકૃત હોય છે આપણી આંખો દ્વારા થતી વાતચીત એ મગજમાં વિઝ્યુઅલ સ્ટીમ્યુલીને પ્રાપ્ત અને પરિવહન કરવાના પ્રાથમિક કાર્યથી કરતા વધારે કામ કરે છે ઘણીવાર તમે નોંધ્યું હશે કે આપણે અમુક લાગણીઓ સ્મિત વગેરે દ્વારા પસાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ આંખો સાચી લાગણીઓને વ્યક્ત કરે છે ઓકયુલેસિક્સ આપણને કોઈ ખાસ વિષયના સમજણનું સ્તર સમજવામાં મદદ કરે છે કોઈપણ ક્રિયાપ્રતિક્રિયામાં આગળ વધતા વિષયાર્થ માટે આપણી સહાનુભૂતિનું સ્તર શું છે આપણે જે કંઈ પણ કહીએ છીએ તેના આધારે આંખો આપણે તાત્કાલિક પ્રતિસાદ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે તેઓ આપણને તે પણ સમજવામાં મદદ કરે છે કે ક્યારે વાતચીત શરૂ કરવી અથવા ક્યારે આપણે વાતચીતને પૂરી કરવી આપણને એ પણ જોવા મળે કે આંખો વિશ્વસનીયતાની ચોક્કસ ભાવના વ્યક્ત કરે છે સકારાત્મક આંખોનો સંપર્ક પ્રમાણિકતા વિશ્વનીયતાની ખાતરી સાથે જોડાયેલું છે અને તે ચોક્ક્સ સ્તરની રુચિ પણ બતાવે છે જો કે આંખોનો સંપર્ક અને ચેહરાના હાવભાવ ઘણીવાર એકબીજા સાથે જોડાયેલા હોય છે આપણે જાણ્યું છે કે આંખો સંદેશાઓનો સંચાર પણ કરી શકે છે જે ચેહરાની અન્ય અભિવ્યક્તિથી સ્વતંત્ર છે જેમ આપણે પ્રોક્સિમીક્સના સંદર્ભમાં પણ ચર્ચા કરી છે આપણી એક્કિટશે જોતી નજરના સાંસ્કૃતિક અર્થઘટનનું મહત્વ અને આપણા આંખ ના સંપર્ક પણ મહત્વપૂર્ણ છે ઉદાહરણ તરીકે જાપાનમાં શ્રોતાઓને વક્તાના ગળા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અને આંખોના સીધો સંપર્ક ટાળવાનું શીખવવામાં આવે છે કારણ કે તેઓ વક્તાને માન આપવા માંગતા હતા પરંપરાગત ચીનની સંસ્કૃતિમાં આ જ અનુસરવામાં આવ્યું હતું ઈન્ડોનેશિયામાં પણ મધ્ય પૂર્વના દેશોમાં પણ S અને ઉત્તર યુરોપમાં શ્રોતાઓને વક્તાની આંખોમાં સીધું જ જોવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે કારણ કે આંખના સીધા સંપર્કને આત્મવિશ્વાસ અને નિખાલસતાની નિશાની માનવામાં આવે છે જો અર્થઘટન અને પ્રકૃતિ વચ્ચે વિવિધ સંસ્કૃતિઓમાં સુસંગતા નથી તો આપણને જોવા મળે છે કે ધર્મોના તફાવતો અને સામાજિક આર્થિક પૃષ્ઠભૂમિ સાથેના તફાવતો પણ મહત્વપૂર્ણ છે જો કે રાજકારણમાં પણ ઓક્યુલિક્સના અર્થઘટનથી રસપ્રદ મૂંઝવણ ઉત્પન્ન થાય છે અને હું એક એવીજ 1970 ના દાયકાની ઘટનાની વાત કરીશ કદાચ આ જ સમયે અમેરીકન અર્થવ્યવસ્થા ચીની લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી હતી અને ચીન પણ આ પડદા પાછળ હોવાની છબીને બદલવા આતુર હતું તેથી એવું બન્યું કે ઉચ્ચ સંચાલિત અમેરીકન પ્રતિનિધિમંડળ કે જેમાં તેઓના સેનેટર અને વ્યવસાયીક નેતાઓનો સમાવેશ થાય છે તેઓને અમુક વ્યવસાયીક સોદાઓને નકકી કરવા માટે ચીન મોકલવામાં આવ્યા હતા જો કે બેઇજિંગમાં બે દિવસ રહ્યા પછી અમેરીકન પ્રતિનિધિમંડળ એ પ્રતિસાદ આપ્યો કે તેઓને ચાઇનીઝ લોકો પ્રત્યે વિશ્વાસ નથી તે બંને દેશો ની રાજનીતિ વિરૂદ્ધ હતું તેથી તરત જ યુ એસ ના રાષ્ટ્રપતિ એ તેની પાછળનું કારણ શોધવા માટે તેમના સલાહકારને ચીન મોકલ્યા સલાહકારને જાણવા મળ્યું કે ચાઇનીઝ લોકો આંખનો સીધો સંપર્ક જાળવી શક્યા નહિ કારણ કે તેઓ અમેરીકન પ્રતિનિધિમંડળને યોગ્ય માન આપવા ઈચ્છતા હતા તેથી અમેરીકન પ્રતિનિધિમંડળ આ નિષ્કર્ષ પર પહોંચ્યું અને જ્યારે અમેરિકાના પ્રતિનિધિમંડળને જાણવા મળ્યું કે ચાઇનીઝ તેમની સામે જોઈ રહ્યા નથી ત્યારે તેઓને લાગ્યું કે તેઓ કંઈક છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેથી તેઓને તેમની પર વિશ્વાસ આવ્યો નહી દરેક સંસ્કૃતિમાં કેટલાક પ્રભાવશાળી અર્થઘટન છે જોકે મોટા ભાગના સમયે જ્યારે હું આંખના સંપર્કની વાત કરીશ ત્યારે હું પ્રભાવી અર્થઘટનોનો ઉલ્લેખ કરીશ જે હાલ આપણા દેશમાં છે ભારતીય દ્રષ્ટિકોણથી જેમને પશ્ચિમી પદ્ધિતિમાં શાળા શિક્ષણ શીખવવામાં આવ્યું છે અને એ પદ્ધતિ ઘણી સંસ્થામાં પણ છે જ્યાં પશ્ચિમલક્ષી સંસ્કૃતિ પ્રબળ છે આંખના સંપર્ક ના અર્થઘટનોની પણ આ જ સંદર્ભમાં વાત કરીશું આ ફક્ત અર્થઘટન નથી આ સાર્વત્રિક રૂપે સ્વીકૃત અર્થઘટન પણ નથી પરંતુ આ સંદર્ભનો મુદ્દો છે જે હું આ ક્ષણે સ્પષ્ટ કરવા માંગતો હતો એક ખૂબ જ રસપ્રદ શબ્દસમૂહ છે કે આપણે આંખો દ્વારા સાંભળવું જોઈએ કારણ કે જો આપણે આપણી આંખોથી વ્યક્તિને સાંભળીએ તો બીજી વ્યક્તિને ક્યારેય એવું લાગતુ નથી કે આપણે તે વ્યક્તિ અથવા તેની સાથે સંપર્ક કરવામાં રસ નથી તેથી આપણે સમજી શકીએ કે આપણા સીધો આંખનો સંપર્ક આપણી વૃત્તિ અને વિચારો દર્શાવે છે તે પ્રતિસાદ વગેરે પ્રદાન કરીને વાતચીતને પણ નિયંત્રિત કરે છે અને તે વર્ચસ્વ અને સંબંધોની શક્તિના પણ સંકેત આપે છે જ્યારે આપણે પ્રથમ વખત કોઈને મળીએ છીએ ત્યારે આપણે ઝડપથી નજર ફેરવીએ છીએ અને આપણે જે જોઈએ છીએ તેના સંકેતોના આધારે આપણે તાત્કાલિક નિર્ણય લઈએ છીએ એક વાર સંવાદ શરૂ થાય તે જ સમયે આપણે જાણી શકીએ છીએ કે આપણા આંખના સંપર્ક દ્વારા મોટા ભાગના સંકેતો અને નિશાનીઓ પ્રબલિત થાય છે અથવા અવગણવામાં આવે છે કારણ કે આપણા પરસ્પર આંખના સંપર્ક દ્વારા અને જે રીતે આપણે આપણી નજર સંભાળીએ છીએ તે આપણી જાગૃતતા અને કોઈ પણ ચર્ચા વગેરેમાં ભાગ લેવાની આપણી ઈચ્છા સૂચવે છે અને તે જ સમયે તે આદરની વિશેષ નિશાની પણ દર્શાવે છે વ્યક્તિ સાથે આંખોનો સંપર્ક ટાળીને વાત કરવાથી નકારાત્મક સુચિતાર્થો વ્યક્ત થાય છે આ વીડિયો આંખના સંપર્ક ના મહત્વનું એક ખૂબ જ રસપ્રદ ઉદાહરણ છે ખૂબ જ સારો માણસ છે ખૂબ જ સારો માણસ પરંતુ શું તે વાસ્તવિક છે અમે બોડી લેંગ્વેજ નિષ્ણાત ટોન્યા રીમન સાથે વાત કરી બંને માંથી એક પણ આંખનો સંપર્ક કરતા નથી તેથી આપણે નોંધીશું કે ટ્રમ્પ નીચે જોઈ રહ્યા છે અને ઓબામા પણ નીચે જોઈ રહ્યા છે તેથી તેઓ હાથ મેળવીને પરસ્પર આદર આપે છે પરંતુ તેઓ આંખનો સંપર્ક કરીને પરસ્પર આદર આપતા નથી અને આંખનો સંપર્ક હાથ કરતા વધારે મહત્વનો છે અહીં આપણે જાણવા મળે છે કે તેમની ભાષા તેમજ હાથ મેળવવાની સ્થિતિની મદદથી આ બંને રાજકીય દિગ્ગજો પરસ્પર આદરની ભાવના પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ આંખના સંપર્કનો અભાવ છે જે આપણને ખરેખર હકીકતથી અવગત કરાવે છે જો કે આંખના સંપર્કની ગેરહાજરી એ નોંધનીય છે આંખનો સંપર્કએ વ્યક્તિની નજર છે જે અન્ય વ્યક્તિ તરફ નિર્દેશિત હોય છે અને આ નજર સીધી કોઈ વ્યક્તિ વસ્તુ દિશા વગેરે તરફ હોય છે જ્યારે આપણે ડાયડીક અથવા નાના જૂથની પરિસ્થિતિમાં લોકો સાથે વાત કરીએ છીએ ત્યારે આપણે જાણી શકીએ છીએ કે સામાન્ય રીતે ત્યાં એક સાથે અને ત્વરિત આંખનો સંપર્ક થતો હોય છે જ્યારે બે લોકો આકસ્મિક રીતે વાત કરે છે ત્યારે આંખનો સંપર્ક લગભગ 61 થાય છે જેનો અડધો ભાગ મ્યુચ્યુઅલ આંખનો સંપર્ક હોય છે અને લોકો સાંભળતી વખતે 75 આંખનો સંપર્ક કરે છે અને જ્યારે તેઓ વાત કરી રહ્યા હોય છે ત્યારે 41 આંખ નો સંપર્ક કરે છે અને તેથી જ આપણે પેલાની સ્લાઈડ્સ માં વાત કરી હતી કે આપણે ફ્કત કાન દ્વારા જ નહીં પરંતુ આપણી આંખો દ્વારા પણ સાંભળવું જોઈએ પરંતુ નજરની લંબાઈ પણ જુદી જુદી હોય છે આપણે નજર ના જુદા જુદા પ્રકાર શું છે તે જોઈશું આપણે બીજી વ્યક્તિની આંખ સામે નજર મેળવી અને તે ડરે નહિ તેવી રીતે કેટલી સેકંડ સુધી સુરક્ષિત રીતે જોઈ શકીએ છીએ સંશોધન મુજબ સામાન્ય તંદુરસ્ત અને સકારાત્મક વિશ્વાસુ નજર 2 કે 3 સેકન્ડથી વધારે ન હોવી જોઇએ ચાલો એમ કહીએ કે ઇન્ટરનલ બોડી ક્લોક છે કે જે આપણે આપણા સાંસ્કૃતિક અનુકુલન અને વ્યાવસાયિક જાગૃતતાના આધારે વિકસાવી છે જ્યારે આપણે તેને પાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે તે મર્યાદા દર્શાવે છે તેથી જ્યારે આપણે જુદા જુદા પ્રકારના કેસ ને જોઈએ છીએ ત્યારે આપણે પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેવી જોઇએ જ્યાં સંપૂર્ણ આંખના સંપર્કની ગેરહાજરી જોવા મળે છે અથવા તો અહિયાં અને ત્યાં ઝડપથી ફરતી આંખો અને પછી નજર જેને સામાન્ય આંખનો સંપર્ક તરીકે ઓળખાય છે ઉદાહરણ તરીકે આપણે સામાજિક પરિસ્થિતિમાં અને ઘનિષ્ઠ સંબંધોમાં કાર્યસ્થળ પર સામાન્ય વ્યક્તિની નજર અથવા સામાન્ય આંખના સંપર્ક વચ્ચેનો તફાવત રાખવો પડે સામાન્ય કાર્ય સ્થળ અથવા વ્યવસાયિક નજરની વ્યાખ્યા અને સુચિતાર્થો જોઈએ તમે જમણી બાજુના ખૂણા પરનું ચિત્ર જોઈને સમજી શકશો કે નજર એ કપાળ અને આંખો પર કેન્દ્રિત છે આપણે જે પ્રભાવ પાડવા માંગતા હોઈએ છીએ તે પરસ્પર અભિરુચિ અને વ્યવસાયીક તીવ્રતા છે અને તે જ સમયે આપણે કોઈપણ આક્રમક સુચિતાર્થોને ટાળવા માંગીએ છીએ આ નજર ત્વરિત છે અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરતા જ આંખનો સંપર્ક શરૂ થાય છે અને તેથી જ તમે નોંધશો કે વ્યવસાયિક પરિસ્થિતિઓમાં વ્યવસાયિક વ્યવહારમાં નજરનું એક વિશેષ મહત્વ છે કારણ કે આપણી ઈચ્છા શક્તિ તેમજ આપણી પ્રામાણિકતા અને વિશ્વસનીયતા અને માન્યપણું એ આંખના સંપર્કો આધારે આંશિક નિર્ણય પરથી કરવામાં આવશે તેથી વ્યવસાયિક બાબતમાં ક્યારેય નાકની નીચે ન જવું જોઈએ અને તે કપાળ અને આંખો પર જ કેન્દ્રિત હોવું જોઇએ બીજા પ્રકારની નજર એ સામાજિક અને મૈત્રીપૂર્ણ નજર હોય છે તે પણ બિન જોખમી નજર હોય છે પરંતુ તે વ્યવસાયની નજરની તુલનામાં થોડી વધુ મુક્ત છે તે પણ સંક્ષિપ્ત છે તે સામાન્ય રીતે આંખ અને મુખ ને ધ્યાનમાં લે છે અને ક્યારેક ખૂબ જ થોડા સમય માટે તે ગળાની બાજુ તરફ પણ ધ્યાન આપી શકે છે તેથી આ દૃષ્ટિ છે જે આપણે તે લોકો માટે મુલતવી રાખીએ છીએ કે જેની સાથે આપણે મૈત્રીપૂર્ણ છીએ આ દૃષ્ટિ છે જેની મદદથી આપણે સામાજિક બનીએ છીએ તેથી અહીં તમે જાણી શકશો કે આંખો અને મુખ પર ધ્યાન કેન્દ્રિત કરો કારણ કે આ સમય સામાજિક ક્રિયાપ્રતિક્રિયા અને વાતચીતનો છે એના પછીનો પ્રકાર ઘનિષ્ઠ નજર છે જે ખુબજ ગાઢ હોય છે અને આ પ્રકારની નજર જે અન્ય વ્યક્તિને અપૂર્ણ દ્રશ્ય જુવે છે માટે તે આપણા આત્મીયતાના અનુભવો માટે મહત્વનું છે એ વાતચીત કરવા માટે પણ પ્રેરણા આપે છે જો કોઈ વ્યક્તિને આકર્ષણ હોય તો તે પણ દર્શાવે છે અને આ પ્રકારની નજર ક્યારેક બીજા વ્યક્તિ માટે ડરાવની પણ હોય શકે છે આ એ નજર પણ છે જે ઘણી વખત એવા લોકો દ્વારા દૂરઉપયોગ કરવામાં આવે છે જે એક ખાસ પ્રકારની શક્તિ દર્શાવવી હોય છે આવી નજર ક્યારેક લોકોનું ધ્યાન ખેંચવા માટે પણ કરવામાં આવે છે તેથી ડરાવતી નજર અને આકર્ષિત કરતી નજર વચ્ચે ખૂબ પાતળી ભેદ રેખા છે આપણે સમજવું પડશે કે ઘનિષ્ઠ સંબંધનો અર્થ ફક્ત બિન વ્યવસાયિક પરિસ્થિતિઓમાં જ વ્યક્ત થાય છે જમણા હાથ નો વધારે ઉપયોગ કરતા લોકોની નજરની દિશા જોશો તો આપણને જાણવા મળે છે કે તેઓ શું વિચારી રહ્યા છે અને આ સમજણ ખૂબ મદદરૂપ સાબિત થાય છે ખાસ કરીને જયારે આપણે કોઈ વિષયની રજૂઆત કરતા હોઈએ અથવા જ્યારે આપણે નાના જૂથના લોકો સાથે વાત કરવી હોય અથવા આપણે કોઈને સમજાવવા માંગતા હોય કે આપણને લોકો સમજવાના હોય કે તેઓ આપણા દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરે જ્યારે વાત જમણો હાથ ઉપયોગ કરનાર લોકોની હોય ત્યારે એનો અર્થ એ કે તેઓ દ્રશ્ય વિચારસરણીના છે ઉદાહરણ તરીકે હું વિચારી રહ્યો છું કે મારે ક્યાં રંગની કાર ખરીદવી જોઈએ અથવા બે અઠવાડિયા પહેલા હું જે કારમાં પ્રવાસ કરી રહ્યો હતો તેનો રંગ ક્યો હતો જો જમણો હાથ ઉપયોગ કરનાર વ્યક્તિમાં સમાંતર નજર હોય તો તેનો અર્થ એ થાય કે તે શ્રવણશક્તિ ના વિચાર દ્વારા પ્રભુત્વ ધરાવે છે હું એ ગીત યાદ કરું છું જેમાં હું નાના બાળકને વહાલ કરું છુ તેથી હું અમુક શબ્દો યાદ કરવાનો પ્રયત્ન કરીશ પછી મારી નજર આ દિશામાં તરફ આગળ વધે છે જો મારી નજર નીચે તરફ જશે તો તે કાઈનેસીટીક નિર્ણયો સાથે સંબંધિત હશે અથવા તો હું ચોક્કસ લાગણીઓ વિશે વિચારી રહ્યો છું અથવા મારે જલ્દી જ નિર્ણય લેવો પડશે આ પણ બે પ્રકારની છે ચાલો આપણે જમણો હાથ ઉપયોગ કરનાર લોકોની નજર નું મહત્વ શોધવા માટે કેટલાક અન્ય દ્રશ્યો જોઈએ એ નોંધવું જરૂરી છે કે આ દિશા ફ્કત તે જ લોકો માટે માન્ય છે જેઓ વધારે જમણા હાથનો ઉપયોગ કરે છે પહેલા ફોટોગ્રાફમાં આપણે જોઈએ છીએ કે તે વ્યક્તિ કોઇ દ્રશ્ય યાદ કરવાનો પ્રયાસ કરે છે અને આ ચોક્કસ નજરનો ભેદ દિશાના આધારે મળી શકે છે કે વ્યક્તિ કોઈ દ્રશ્ય ને યાદ કરી રહી છે બીજામાં તે કોઈ ધ્વનિ યાદ કરી રહી છે જે સમાંતર દૃષ્ટિ છે ત્રીજા અને ચોથા ફોટોગ્રાફમાં નીચે તરફ નજર કરેલ છે જો નજર નીચેની તરફ જમણી બાજુ હોય તો તે વ્યક્તિ અનુભૂતિને યાદ કરી રહી હશે તમે ઘણીવાર આ પ્રકારની નજર એવા લોકોમાં જોશો જે નિર્ણય લેવા જઈ રહ્યા હોય તે વખતે સૂક્ષ્મ અભિવ્યક્તિ હોય શકે પરંતુ કોઈ નિર્ણય પર પહોંચે તે પહેલાં ચોક્કસપણે આ પ્રકારની નજરથી એક વખત તો જોવેજ છે જો નજર ડાબી બાજુ તરફ હોય તો ઘણી વાર આપણે આપણી જાત સાથે જ વાત કરી રહ્યા હોઈએ છીએ આપણે પોતાને જ ચોક્કસ લાગણી વગેરે વિશે વિચારી રહ્યા હોઈએ છીએ આ સંશોધન પ્રથમ વખત ગ્રાઇન્ડર અને બેન્ડલર દ્વારા કરવામાં આવ્યું હતું તેઓએ તેમના ન્યુરો લિંગ્વિસ્ટિક સિદ્ધાંતોના ભાગ તરીકે વિકસિત કર્યું અને આ સમજ આપણને આપણી અન્ય લોકો સાથેની વાતચીતમાં સત્યતા પારખવામાં મદદ કરે છે તે અન્ય લોકોને પ્રેરણા સ્તર જાણવામાં મદદરૂપ થઈ શકે છે અને નિર્ણય ક્યારે લેવાનો છે તે સમજવામાં પણ મદદ કરી શકે છે આ ખાસ વીડિયોમાં આંખના સંપર્કના મહત્વ પર રસપ્રદ ટિપ્પણી છે આપણે આપણા મગજના જુદા જુદા ભાગોમાં વિવિધ માહિતી જાળવી રાખીએ છીએ અને સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ ટોચની માહિતી પર વિચારતા હોઈએ ત્યારે આપણી આંખો કોઈ એક ચોક્કસ દિશામાં જશે મોટાભાગના લોકોને કોઈ સ્મૃતિ વિશે પૂછો કે જે તેઓ તેમના મગજમાં તેનું ચિત્ર યાદ કરવાનો પ્રયાસ કરશે તમે જાણતા હોવ છો તે બાળપણની સ્મૃતિ પણ હોઈ શકે છે જ્યારે તેઓ મિત્રો સાથે બગીચામાં રમતા હતા તેઓ તે સ્મૃતિને યાદ કરવા ઉપર ડાબી તરફ જોશે પરંતુ જો તમે લોકોને રૈખિક વસ્તુઓ જેમ કે આંકડાશાસ્ત્રની માહિતીમાં સંખ્યાઓ ઉમેરવા માટે કહેશો તો તેઓ ઘણીવાર જમણી બાજુ તરફ જુએ છે લોકો જ્યારે ભાવનાત્મક દુઃખી હોય છે ભાવનાત્મકનું માધ્યમ નીચે તરફ હોય છે આપણે લોકોને ઘણી વખત જમણી બાજુ તરફ જોતા જોયા છે જ્યારે તેઓ પોતાની સાથે વાત કરે છે ત્યારે તેઓ નીચે ડાબી બાજુ જુએ છે જયારે તેઓ કોઈ જવાબ બનાવી રહ્યા હોય છે ત્યારે તે આડી નજર કરશે જે તમારુ ધ્વનિ માધ્યમ હોય છે જો તમે મોડી રાત્રે ૩ વાગ્યે ઘરે છો અને તમને કંઈક અવાજ બહારથી કંઈક અવાજ સંભળાય છે જે અવાજ બિલાડી કચરાના ડબ્બાની આસપાસ રમી રહી હોય તેનો હોય અથવા તે એ અવાજ છે જે તમે જાણો છો ત્યારે તમે ઘણીવાર ડાબી બાજુ જુઓ છો કારણ કે આ તમારે ફરી પાછું કંઈ યાદ કરવું હોય ત્યારે તમે એ બાજુ જુવો છો તે એ અવાજ છે જેને તમે સમજી શકો છો અને જાણો છો જો કે જો તમે તે અવાજને ઓળખી ના શકાય ત્યારે તમે જમણી તરફ જુઓ છો અને તેને ઉકેલવાનો પ્રયત્ન કરશો જયારે આપણે લોકોના ધ્યાન પર નિયંત્રણ રાખવાનું હોય છે ત્યારે આંખ આપણને મદદરૂપ થાય છે તેઓ મુખ્યત્વે આંખની રેખા સાથે સંબંધિત છે અને તે પ્રેક્ષકોને નિયંત્રિત કરવા માટેનું સૌથી મહત્વનું સાધન છે એવું કહેવામાં આવે છે કે આંખની રેખામા આપણી દૃષ્ટિ નો 83 ફાળો હોય છે 11 ફાળો સાંભળવાનો અને 6 અન્ય ઇન્દ્રિયો પર આધારિત છે જો પ્રેઝન્ટેશન મા કોઈ ઓડિયો કે વિડિયો હોય તો તેમાં આપણું ધ્યાન ચોક્કસપણે વધુ હોય છે કોઈ વ્યક્તિ એ કરેલી વાત માંથી આપણે સંભવિત 50 જેટલું યાદ રાખી શકીએ છીએ બીજી બાજુ જો તે ફક્ત ઓડિયો પ્રેઝન્ટેશન અથવા ચર્ચા હોય તો જે સંદર્ભની ચર્ચા થાય છે તેમાંથી લગભગ 10 જેટલું જ યાદ રાખી શકીએ છીએ તે જ સમયે જો આપણે લોકોની નજર સામે જોઈશું અને વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ તો આપણે પણ તેનું ધ્યાન કેન્દ્રિત કરવામાં સફળ રહીશું ઓડિયો વિડિયો પ્રેઝન્ટેશનના સંદર્ભને વધુ સારી રીતે જાળવી રાખવા પાછળનું આ પણ કારણ છે આંખના સંપર્કમાં નજરની તીવ્રતા પણ એક મહત્વનું પાસું છે આપણી તીવ્ર નજર કેન્દ્રિત છે તે લાંબા ગાળાનું છે અને સામન્ય રીતે તે શરીરના મૈત્રીપૂર્ણ હલનચલન અથવા ચહેરાના હાવભાવ સાથે સંબંધિત હોતું નથી સામાન્ય રીતે તે પ્રતિકૂળતામાં ગુસ્સામાં નિયંત્રણમાંધમકીમાં અથવા શંકાસ્પદ હોવાનું માનવામાં આવે છે તેથી તેનું સાચું મહત્વ સમજવા માટે શરીરની અન્ય ભાષાકીય ચિન્હો સાથે નજરની તીવ્રતા સમજવી પડશે સચેત નજર એ આંખોના તીવ્ર સંપર્ક જેટલા વધુ ઓછા પ્રમાણમાં લાંબા સમય સુધી હોય છે જો કે તે રુચિ મિત્રતા અને જિજ્ઞાસાનો ભાવ દર્શાવે છે કારણ કે તે પ્રમાણમાં માયાળુ હોય છે જ્યારે તે અન્ય નમ્ર ચેહરાના હાવભાવ અને સ્મિત સાથે અને શરીરના વધુ હળવા હાવભાવ સાથે હોય ત્યારે તે તીવ્ર નહી પરંતુ આકર્ષક હોય છે કોમળ અને નિયંત્રિત આંખોનો સંપર્ક એ ઓછા સમય માટે હોય છે તે હળવા અને ખૂબ જ મૈત્રીપૂર્ણ ચેહરાના હાવભાવ સાથે જોવા મળે છે તે મૈત્રીપૂર્ણ હોય છે વિચલિત આંખનો સંપર્ક એ છે જે વારંવાર જોડાઈ છે અને તૂટે છે અને સંપર્કની ક્ષણો ટૂંકી હોય છે અને તૂટવાનો સમય ગાળો લાંબો હોય છે તે આગમચેતી મતભેદ બેપરવાઈ કંટાળાનું સૂચન કરે છે જ્યારે કોમળ આંખોનો સંપર્ક એ સહમતી સૂચવે છે અને વિચલિત આંખોનો સંપર્ક નકારાત્મક સૂચનો વ્યક્ત કરે છે જેને વધુ ઊંડાણપૂર્વક અન્વેષણ કરવું પડે છે ખાસ કરીને ડાયડીક પરિસ્થિમાં આંખોનો સંપર્ક કરવો એ નકારાત્મક અર્થો દર્શાવે છે નાના જૂથની પરિસ્થિતિઓમાં આપણે કોઈ એવી વ્યક્તિ સામે આવી શકીએ છીએ જે આંખ નો સંપર્ક ટાળવા માંગે છે અને અન્ય લોકોને તેની સાથે આંખનો વારંવાર સંપર્ક કરવાની મંજૂરી આપશે નહીં વારંવાર બદલતો આંખનો સંપર્ક અથવા આંખના સંપર્કને ટાળવો એ કદાચ ક્ષણિક અથવા વારંવાર આંખનો સંપર્ક કરવો એ ભાગ્યે જ અવિનય વૈકલ્પિક રીતે હશે તે ફક્ત નકારાત્મક લાગણીઓને પ્રતિબિંબિત કરે છે અથવા તો વ્યક્તિ કંઈક છુપાવવાનો પ્રયાસ કરી રહી છે અથવા ખૂબ ચિંતામાં હોઈ શકે છે અથવા તેને માટે અપાતી માહિતી ખૂબ જ કંટાળાજનક લાગે છે અથવા સંપૂર્ણ પરિસ્થિતિ તેના માટે અસ્પષ્ટ છે આંખના સંપર્કના પૂરાવામાં સાંસ્કૃતિક પાસાં પણ મહત્વપૂર્ણ છે આપણે જેમ અમેરીકન અને ચીની પ્રતિનિધિમંડળ વચ્ચે ઉભી થયેલી પરિસ્થિતિ વિશેની આપણી ચર્ચામાં જોયું છે તેથી અમુક સંસ્કૃતિઓમાં આપણે જાણ્યું કે આંખનો સંપર્ક ઇરાદાપૂર્વક ટાળવામાં આવે છે કારણ કે આપણે સામાજિક પરિસ્થિતિમાં અથવા સ્થળની રૂઢિઓના કારણે વક્તાને માન આપવા માંગીએ છીએ એક્કીટશે જોઈ રહેવું એ એકદમ બીજી બાબત છે તે આપણા વ્યાવસાયિક જીવનનો ભાગ નથી કોઈની આંખોમાં લાંબા સમય સુધી જોવું એ વિલક્ષણ બની શકે છે અને તે એકદમ બિન વ્યવસાયિક છે તે ડરાવનારું અને કોઈને અસ્વસ્થ કરી શકે છે આપણે જોઈએ કે કેટલીક વાર તાકીને જોવું તે પણ એક છેતરપિંડીનો ભાગ પણ હોઈ શકે છે કોઈ વ્યક્તિની નજર ને કેન્દ્રિત રાખવાનો પ્રયાસ કરે છે કારણ કે તે વ્યક્તિ સત્ય અને પ્રમાણિક છે તેવી છાપ બનાવવા માંગે છે જ્યારે હકીકતમાં તે વ્યક્તિ જૂઠો અને અપ્રમાણિક છે તેથી ખોટી છાપ બનાવવા માટે તે વ્યક્તિ વધારે સમય એક્કીટશે જોવે છે અને પરિણામે બીજી વ્યક્તિને તાકીને જોવામાં આવે છે ક્યારેક તે સામાન્ય જીજ્ઞાસા સાથે સંબંધિત હોય છે ઉદાહરણ તરીકે બાળકો લાંબા સમય સુધી કોઈ વસ્તુ જોવે છે જો કે આપણે અહીં સાંસ્કૃતિક તફાવતને જુદી જુદી માનસિકતાથી જોવું પડશે અને તાકીને જોવું અથવા ગુસ્સે થઈને કોઈ સામે તાકીને જોવું એ અયોગ્ય અથવા અપમાનજનક છે તેવું અર્થઘટન થઈ શકે છે તેથી જ્યાં સુધી આંખના સંપર્કના અર્થઘટન સાથે સંબંધિત છે ત્યાં સુધી સાંસ્કૃતિક તફાવતની જાગૃતિ મહત્વપૂર્ણ છે અન્ય લોકો સાથેની આપણી ક્રિયાપ્રતિક્રિયામાં આંખનો હકારાત્મક સંપર્ક મહત્વપૂર્ણ છે સકારાત્મક આંખનો સંપર્ક એ આત્મવિશ્વાસુ વ્યક્તિનું સૂચન કરે છે તે સ્વમૂલ્યની હકારાત્મક સમજ પણ સૂચવે છે જે લોકો સકારાત્મક આંખનો સંપર્ક કરે છે તેનાથી લોકો આપમેળે આકર્ષાય છે કારણ કે તે આત્મવિશ્વાસ અને સ્વખાતરી પ્રદાન કરે છે ખુલ્લા અને હકારાત્મક આંખનો સંપર્ક પ્રામાણિકતા સાથે સંકળાયેલ છે અને જો તે બીજી બાજુ વારંવાર બદલાતી રહે તો આંખનો સંપર્ક નબળો છેતરપિંડી વાળો અને બેઈમાની સાથે સંકળાયેલ હોય છે કેટલીક વખત આપણે એમ કહીએ છીએ કે તે ખૂબ સામાન્ય અને રૂઢિચુસ્ત સંબધિત છે પરંતુ આ લોકોની સામાન્ય સમજણ પણ છે અને લોકો ઘણીવાર આ જ રૂઢિચુસ્ત સંબંધોના આધારે પોતાનો નિર્ણય લે છે ઉદાહરણ તરીકે કે કોઈ વસ્તુ વેચતા લોકો ખુલ્લી આંખનો સંપર્ક કરે તે આવશ્યક છે તમે કદાચ તે વેચાણ કરતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનું પસંદ નહિ કરો જે તમારી સાથે સન્માનની નજરથી વાત ન કરે અજમાયશ ઇન્ટરવ્યુ માં જાહેર અભિપ્રાય વગેરે રચનામાં તમે જોશો કે આપણે એવા વ્યક્તિ પર વિશ્વાસ કરીએ છીએ જેનો સકારાત્મક આંખનો સંપર્ક હોય છે અભ્યાસોમાં દર્શાવ્યા મુજબ કેટલીક વાર આપણે હૃદયથી એટલો આત્મવિશ્વાસ અનુભવ ન કરી શકતા હોઈએ તેમ છતાં અન્ય લોકો સાથે આંખનો સંપર્ક જાળવી શકીએ છીએ તેથી લોકો આ મજબૂત આંખના સંપર્ક તરીકે લે છે અને આને આધારે તેઓ આપણામાં આત્મવિશ્વાસની યોગ્યતા અને સામાજિક કુશળતાના વિશેષ લક્ષણ છે તેવું માની લે છે જે ખરેખર લક્ષણો આપણામાં હોતા નથી તેથી જાણવા મળે છે કે તે લોકો જે ખરેખર આત્મવિશ્વાસુ નથી પણ જો તે લોકો સારો અને સકારાત્મક આંખનો સંપર્ક જાળવી રાખે તો તે પણ આત્મવિશ્વાસ પૂર્ણ દેખાઈ શકે છે અને તે આપણા ગુણો પહોંચાડવાના સભાન પ્રયત્નો સફળ થાય કે નહિ પરંતુ તે ગુણો આપણે ખરેખર ધરાવીએ છીએ તેવું તે નિર્દેશ કરે છે એક અધ્યયન મુજબ વારંવાર જ્યારે લોકો જૂઠું બોલે છે ત્યારે તેઓ સામાન્ય કરતાં વધારે પડતો આંખનો સંપર્ક કરે છે જે વિશ્વસનીયતા પર ભાર આપવા માટે સામાન્ય હોય છે જે લોકો અપ્રમાણિકતા સાથે પણ સંકળાયેલા છે તેઓ પ્રામાણિક દેખાવના ઇરાદાથી વધારે પડતી નજર મેળવશે અને સાથે સાથે વારંવાર ચિંતા ના હાવભાવ પણ ટાળવાનો પ્રયાસ કરશે જે અપ્રમાણિકતા સાથે જોડાયેલ હશે આ વીડિયોમાં આપણે બોડી લેંગ્વેજના સકારાત્મક મહત્વને આંખના સંપર્કના દ્રષ્ટિકોણથી જોઈ શકીએ છીએ ગ્રાહકો સાથે આંખનો સંપર્ક કરવાથી ગ્રાહક પ્રમાણમાં વધુ ખરીદી કરે છે હોસ્પિટલ માં 80 દર્દીઓની ફરિયાદ છે કે ડોક્ટર અને દર્દી વચ્ચે આંખનો સંપર્ક હોતો નથી આ વીડિયો આપણી આંખોની સૂક્ષ્મ અભિવ્યક્તિઓ જોવા વિશે અને એક વ્યક્તિ પ્રમાણિક છે કે નહિ તે આપણે કેવી રીતે સમજી શકીશું તે વિશે જણાવે છે ખોટી વ્યક્તિ જે કુદરતી રીતે ઉડાઉ જવાબ આપે છે તેના કરતાં જે લોકો વધુ સત્ય કહે છે તે વધુ માહિતી સાથે આવે છે ફ્રેશ્મેન સૂક્ષ્મ અભિવ્યક્તિઓ જોવાનું પણ કહે છે જે ચેહરાના અમુક સંકેતો છે જે થોડી ક્ષણ માટે જ દેખાય છે આ વિષય પરના 2008ના અધ્યયનમાં દર્શાવ્યું હતું કે જે લોકો તેમની ભાવનાઓ વિશે ભ્રામક છે તે અસંગત અભિવ્યક્તિઓ દર્શાવે છે અને વક્તા કરતાં વધારે વખત આંખ જબકાવે છે આંખના સંપર્કમાં આંખની કીકીઓની પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે આપણી આંખોની કીકીઓ પર કદાચ આપણું નિયંત્રણ હોતું નથી અમુક પરિસ્થિતિઓમાં આપણા વલણો અને તેમજ આપણી બદલતી મનોસ્થિતિના આધારે આંખની કીકીઓ મોટી થશે અથવા નાની થશે જ્યારે આપણે ઉત્સાહિત હોઇએ ત્યારે આપણી આંખની કીકી મોટી થઈ જશે આંખની કીકી તેના સામાન્ય કદ કરતા ચાર ગણી મોટી થઈ શકે છે જો આપણે ગુસ્સામાં અને હતાશાની સ્થિતિમાં હોઇએ ત્યારે આપણામાં અમુક નકારાત્મકતા હોય છે ત્યારે આપણી આંખની કીકીઓ નાની થઈ જશે જે નાની અને તેજસ્વી આંખો અથવા સાંપ નજર તરીકે ઓળખાય છે આ તસવીરમાં આંખની નાની કીકી અને આંખની મોટી કીકી વચ્ચેનો તફાવત જોઈ શકીએ છીએ ડાબી આંખ ડાઈલેટેડ અને જમણી બાજુની આંખ કોનસ્ટ્રીકટેડ કિકી છે એકાર્ડ હેસે એ ટિપ્પણી કરી હતી કે જ્યારે આપણે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છીએ અથવા જે વસ્તુને આપણે જોઈ રહ્યા છીએ તેમાં રસ પડે ત્યારે આંખની કીકી મોટી થાય છે કેટલાક સંશોધનો પણ કરવામાં આવ્યા છે અને તમે પણ એક નાનો પ્રયોગ કરી શકો છો જ્યારે તમે તમારા મિત્ર સાથે કોઈ રસપ્રદ વાત કરી રહ્યા હોવ ત્યારે તેની આંખની કીકીનું માપ નોંધી લેવું અને ચર્ચાનો વિષય બદલી તેમને પ્રતિકુળ લાગતા વિષય પર ચર્ચા કરો અને પછી તમે નોંધી શકશો કે અચાનક જ તેમની આંખની કીકી નાની થશે તેથી જ્યાં સુધી આંખના સંપર્કની સમજની વાત છે ત્યાં સુધી આંખની કીકીઓની અભિવ્યક્તિ ધ્યાને લેવાની હોય છે આ તસવીરમાં આપણે બે આંખોમાની એક આંખમાં નાની કીકી જોઈ શકી છીએ બીજીમાં મોટી કીકી છે નાની આંખની કીકીએ જે કંઈ આજુબાજુ થઈ રહ્યું છે તેનાથી તે કંટાળાનું સૂચન કરે છે બીજી બાજુ મોટી આંખની કિકિએ અભિરુચિ તેમજ આકર્ષણ સૂચવે છે આ વીડિયોમાં પણ આપણે કેટલાક મહત્વપૂર્ણ પાસાંઓ જોઈ શકીએ છીએ જે આંખના સંપર્કની આપણી સમજ સાથે સંબંધિત છે ચિંતા જનક અને જુઠા લોકોનો સંકેત બેચેની છે તેથી ખૂબ ધ્યાનથી નોંધવું શું તેઓ પગને ઢસડી રહ્યા છે અથવા વાળ સાથે રમી રહ્યા છે અથવા ઘડિયાળ અથવા કપડાં સાથે રમી રહ્યા છે આ બધી છેતરવાની સંભવિત નિશાનીઓ હોઈ શકે છે હવે જૂઠા લોકો આંખનો સંપર્ક ટાળવાનું વલણ ધરાવે છે પરંતુ શું તમે જાણો છો કે મોટી આંખની કીકી પણ નિશાની હોઈ શકે છે આ વધતા તણાવ અને એકાગ્રતાના કારણે સામાન્ય રીતે અનુભવ થાય છે તેથી આજે આપણે આંખના સંપર્કની કેટલીક મૂળભૂત સમજણની ચર્ચા કરી છે આપણે આ ચર્ચાને આપણા આગળના મોડ્યુલ માં પણ ચાલુ રાખીશું આપનો આભાર